છેલ્લા વર્ગમાં આપણે એન્ટેનાની ડાયરેક્ટિવિટી અને ગેઇન જોયો છે હવે જો આપણે ફરીથી કળાઈશુ કે બંને ડાયરેક્ટિવિટી ફંક્શન અને ગેઇન ફંક્શન છે તો તેઓ એન્ટેના દિશાત્મક વર્તણૂકનું લક્ષણ આપે છે તેનો અર્થ એ કે અવકાશમાં વિવિધ દિશાઓમાં તે કેટલી શક્તિ ફેલાય છે પરંતુ તેમની વચ્ચે ચોક્કસ તફાવત છે કે છેલ્લા પ્રવચનમાં આપણે બહાર લાવ્યા નથી તેથી આજે આપણે તેની સાથે શરૂઆત કરીશું કે જો આપણે બંને ડાયરેક્ટિવિટી ફંક્શનના અંશને જોશું અને ગેઇન ફંક્શન તેઓ સમાન છે જે તે ચોક્કસ ખૂણા પર છે કિરણોત્સર્ગની તીવ્રતા શું છે પરંતુ તેમના સંપ્રદાયો અલગ છે કે ડાયરેક્ટિવિટીના કિસ્સામાં ડિનોમિનેટર આઇસોટ્રોપિક એન્ટેના દ્વારા વિકસિત શક્તિ હોય છે અને તે ગેઇનના કિસ્સામાં તે આઇસોટ્રોપિક એન્ટેનાનું પાવર ઇનપુટ છે તેથી યાદ રાખવું કે મૂળભૂત રીતે એક આકૃતિ સહાયક બને છે માની લો કે મારી પાસે રેડિએટિંગ એન્ટેના છે તેથી આપણે કહી શકીએ કે અહીં આ પ્લેન આપણે એને એન્ટેનાના આઉટપુટ ટર્મિનલ જેવી વસ્તુ કહી શકીએ છીએ કારણ કે આ પછી તરંગને ખાલી જગ્યામાં શરૂ કરવામાં આવી રહી છે તેથી આ મૂળભૂત રીતે ડાયરેક્ટિવિટી સંદર્ભ છે તેનો અર્થ એ કે ડાયરેક્ટિવિટી ફંક્શનના સંપ્રદાયોમાં મૂળભૂત રીતે આપણે કહીએ છીએ કે શક્તિ આઇસોટ્રોપિક રેડિએટર દ્વારા ફેલાય છે તેનો અર્થ એ કે આ રેડિયેશન અહીં થઈ રહ્યું છે તેથી આ પ્લેન ડાયરેક્ટિવિટી સંદર્ભ માં છે જ્યારે ચાલો આપણે જોઈએ કે આ એક ટ્રાન્સમિશન લાઇન છે અને આ એન્ટેનાની શરૂઆત છે આને આપણે એન્ટેનાના ઇનપુટ ટર્મિનલ્સ પણ કહે છે એન્ટેના ઇનપુટ ટર્મિનલ્સ છે તેથી આ આ બિંદુએ આ ગેઇન સંદર્ભ પ્લેન છે તેથી ગેઇન અહીં સંદર્ભ છે કે આઇસોટ્રોપિક એન્ટેનાને કેટલી શક્તિ આપવામાં આવે છે તેથી તેનો અર્થ એ છે કે જે થઈ રહ્યું છે તેથી શક્તિ અહીં આવી રહી છે પછી શક્તિ અહીંથી વિકસિત થાય છે તેથી અહીં એક વસ્તુ શું થઈ શકે છે તે તમે જોશો કે આ શક્તિ આપતી વખતે થોડી શક્તિ પ્રતિબિંબિત થઈ શકે છે તે મિસ મેચ છે તેથી તે ડાયરેક્ટિવિટી વસ્તુમાં હાજર નથી તેવી જ રીતે કેટલીક શક્તિ કદાચ અહીં ખોવાઈ ગઈ છે જે ડાયરેક્ટિવિટી વસ્તુમાં પણ હાજર નથી તેથી તેથી જ આપણે આ ગેઇન ફંક્શન થેટાને સંબંધિત કરીએ છીએ phi જે ડાયરેક્ટિવિટી ફંક્શન થીટા ફી સાથે સંબંધિત હોઈ શકે જો દેખીતી રીતે તે પ્રમાણસર છે પ્રમાણસરતા સતત એ કાર્યક્ષમતા છે તેથી તમે જુઓ છો કે ગેઇન ખરેખર આ બધી કાર્યક્ષમતાનું ધ્યાન રાખે છે હવે એવી ઘણી બધી કાર્યક્ષમતા છે જે એક પછી એક તેમને જોશે તેવું કાર્યમાં આવે છે પહેલી કાર્યક્ષમતા જે આવી શકે છે તે છે મેં કહ્યું હતું કે ત્યાં ટ્રાન્સમિશન લાઇન છે અને પછી એન્ટેના શરૂ થઈ રહી છે તેથી આ એન્ટેનાનું ઇનપુટ ટર્મિનલ છે જેને આપણે સામાન્ય રીતે આને ઇનપુટ ટર્મિનલ્સ કહીએ છીએ તેથી અહીં જો કોઈ અવરોધ મેળ ખાતો નથી તો ત્યાં થોડું પ્રતિબિંબ આવશે તેથી મેળ ખાતી ન હોવાને કારણે આ પ્રતિબિંબ એક કાર્યક્ષમતા હશે તેથી આપણે ρr ને સામાન્ય રીતે પ્રતિબિંબ કાર્યક્ષમતા કહીએ છીએ અને આ શક્તિની દ્રષ્ટિએ સામાન્ય રીતે જો વોલ્ટેજ રિફ્લેક્શન ગુણાંક હોય તો 1 માઇનસ ગામા સ્ક્વેર અથવા 1 માઈનસ ગામા ગુણ્યા 1 માઈનસ ગામા સ્ટારમાં છે તેથી અહીં આનો અર્થ એ છે કે આપણે પ્રતિબિંબ કાર્યક્ષમતા કહી શકીએ તેથી આ કાર્યક્ષમતાનો એક ભાગ છે તેનો અર્થ એ કે જો હવે હું કહું છું કે આ ચાલો તો પછી ρ પ્રતીકનો ઉપયોગ કરીએ તેથી હું એમ કહી શકું છું કે ρ એ કંઈક ρr બનશે જે એક પછી એક આવશે બીજો ભાગ તે એન્ટેનામાં હશે એન્ટેનામાં કેટલીક ધાતુઓની રચનાઓ કેટલાક વાહક હોય છે તેથી સ્પષ્ટ છે કે જો ત્યાંથી ઇલેક્ટ્રોન પ્રવાહ તરીકે પ્રવાહિત થાય છે તો ત્યાં થોડો પ્રતિકાર થશે જેથી ત્યાં થોડું નુકસાન થશે તેથી આપણે કહી શકીએ કે જો આ એન્ટેના પછી ધાતુના બંધારણ પર અહીં વહન પ્રવાહ હશે તેથી તે જન્મ આપે છે તો આપણે કહી શકીએ કે આ વહન કરંટ ic છે તેથી આ એક કાર્યક્ષમતાને જન્મ આપશે જે વાહકનો લોસ છે અને પછીથી આપણે જોઈશું કે આ વાહકની ખોટની ગણતરી કેવી રીતે કરવી તેથી આ મૂળભૂત રીતે આપણે કહી શકીએ કે વાહક કાર્યક્ષમતા મૂળભૂત રીતે મેટલ અથવા વાહક માં I સ્ક્વેર Rloss છે એ જ રીતે ડાઇલેક્ટ્રિક્સમાં પાવર વિખેરાતું હશે જેમ કે કંઇ ન હોય ત્યાં પણ ડાઇલેક્ટ્રિક હોય છે અથવા ઘણા એન્ટેનામાં વિવિધ ડાઇલેક્ટ્રિક હોય છે તેથી ત્યાં તેમના દ્વારા ડિસ્પ્લેસમેન્ટ કરંટ હશે અને હું ફરીથી કહી શકું છું કે ત્યાં પ્રવાહો હશે જે મૂળભૂત રીતે હું ડાઇલેક્ટ્રિક કરંટ id કહી શકું છું તેથી ત્યાં ડાઇલેક્ટ્રિક પ્રવાહ id વચ્ચે પણ હશે તેથી તેના કારણે ત્યાં નુકસાન થશે તેથી ડાઇલેક્ટ્રિક કાર્યક્ષમતા વગેરે તેથી હવે હું આ પૂર્ણ કરી શકું છું કે તે ρ એ ρr ગુણ્યા ρc ગુણ્યા ρd હશે પરંતુ ત્યાં એક બીજું ખરેખર હશે કે આપણે વાત કરી નથી પરંતુ પછીથી આપણે જોશું કે એન્ટેનામાં ધ્રુવીકરણ છે તેથી જો એન્ટેના નથી જો એન્ટેનાના આવતા અને ધ્રુવીકરણમાં ધ્રુવીકરણમાં મિસ મેચ આવે છે ત્યાં ધ્રુવીકરણ મિસ મેચ લોસ છે તેથી અમે તે પછીથી ચર્ચા કરીશું પરંતુ અહીં હું તે શબ્દ રજૂ કરું છું કે ધ્રુવીકરણ મિસ મેચ હોવાને કારણે બીજો એક હશે જો ધ્રુવીકરણ મેળ ખાતું હોય તો મહત્તમ શક્તિ કાઢવામાં આવશે તેથી ધ્રુવીકરણ મિસ મેચ લોસ PLF છે તેથી આ એક કાર્યક્ષમતાને જન્મ આપે છે જેને rho PLF કહેવામાં આવે છે તેથી અંતે આપણે કહી શકીએ કે તે ρ એ ρr ρc ρd ρPLF સિવાય બીજું કશું નથી અહીં હું કહેવા માંગુ છું કે પહેલાથી જ આપણે આ વિશે ચર્ચા કરી છે હવે આ ગામા આ ગામા સારી રીતે જાણીતું છે કે જો આ એન્ટેનામાંથી માની લો કે એન્ટેના એક ઇમ્પેડંસ ZA આપે છે અને આ ટ્રાન્સમિશન લાઇનની લાક્ષણિક ઇમ્પેડંસ Z0 છે તો આપણે જાણીએ છીએ કે પ્રતિબિંબ ગુણાંક ગામા ZA માઈનસ Z0 બાય ZA પ્લસ Z0 હશે તેથી ત્યાંથી આપણે વોલ્ટેજ પ્રતિબિંબ ગુણાંકની ગણતરી કરી શકીએ છીએ અને ત્યાંથી આપણે શોધી શકીએ છીએ કે પાવર લોસ શું છે તેથી આ એવી વસ્તુઓ છે જે કહેવાતી નહોતી તેથી તેનો અર્થ એ છે કે દિગ્દર્શનની તુલનામાં ગેઇન એ એક વધુ ઉપયોગી જથ્થો છે જો કે બંને નિર્દેશિત પ્રકૃતિ આપે છે બંને પાત્રો એન્ટેના નિર્દેશિત પ્રકૃતિ છે પરંતુ તે ગેઇન જે આ કાર્યક્ષમતાને પણ ધ્યાનમાં લે છે તેથી આખરે દિવસના અંતે હું સમજી શકું છું કે મેં કેટલી શક્તિ આપી છે અને તે ખરેખર કેટલી શક્તિ આપવામાં સક્ષમ છે હવે ત્યાં કોઈ સંબંધિત શબ્દ છે જે લોકોમાં પ્રસારિત થાય છે કારણ કે તમે જાણો છો કે કોઈપણ એન્ટેના ખરેખર ટ્રાન્સમિટિંગ મોડમાં છે તે ટ્રાન્સમીટર સાથે જોડાયેલ છે તેથી ટ્રાન્સમીટર લોકો કેટલીકવાર અન્ય શબ્દનો ઉપયોગ કરે છે જે આ ગેઇન સાથે સંબંધિત છે જેને EIRP કહેવામાં આવે છે અસરકારક આઇસોટ્રોપિક રેડિએટ પાવર EIRP હવે EIRP નો ખ્યાલ શું છે તે એન્ટેનાને આપવામાં આવતી ઇનપુટ પાવર અને એન્ટેનાનો ગેઇન છે કારણ કે દિવસના અંતે તે કહે છે કે કોઈ ચોક્કસ દિશામાં માની લો કે મારી પાસે ટ્રાન્સમીટર છે અને તે ટ્રાન્સમીટરમાં એન્ટેના છે જેથી એન્ટેનાને ફાયદો થાય તો ચાલો કોઈ ચોક્કસ દિશામાં કહીએ કે આ દિશા ગેઇન G છે તેથી આખરે જો આ ટ્રાન્સમીટર મને શક્તિ Pr આપી રહ્યું છે તો પછી હું અહીંથી એક દિશા પ્રાપ્ત કરી રહ્યો છું અસરકારક રીતે Pr ગુણ્યા G છે આઇસોટ્રોપિક શબ્દ આવે છે જાણે મારી પાસે આઇસોટ્રોપિક એન્ટેના છે તેથી આપવામાં આવેલી સંપૂર્ણ શક્તિ Pr ગુણ્યા G છે એક વાસ્તવિક એન્ટેના માટે શક્તિ Pr આપવામાં આવે છે પરંતુ તે ગેઇન દ્વારા ગુણાકાર થઈ રહી છે કારણ કે તે એક વિશેષ ગેઇન છે તેથી આ દિશામાં શક્તિ તે રકમ દ્વારા ઇન્જેક્શન કરવામાં આવી રહી છે પરંતુ આ શબ્દ EIRP કહેવાય છે હવે શા માટે ટ્રાન્સમીટર લોકો તેનો ઉપયોગ કરે છે અથવા તમે અવકાશ વૈજ્ઞાનિક રીતે જોશો કે તેઓ સામાન્ય રીતે આનો ઉપયોગ કરે છે કારણ કે ધારો કે મારી પાસે એન્ટેના છે જેમાં 1 વોટ પાવર છે અને 10 ની ગેઇન છે અને મારી પાસે બીજી ટ્રાન્સમીટર સિસ્ટમ છે જ્યાં મારી પાસે 10 વોટ પાવર છે પરંતુ એન્ટેનાનો ગેઇન1 છે હવે તે બંને ખરેખર અસરકારક રીતે સમાન વસ્તુ આપી રહ્યા છે કારણ કે એકમાં વધારે પાવર ટ્રાન્સમીટર પાવર હોય છે પરંતુ ગેઇન ઓછો છે અસરકારક રીતે આ બે સમાન છે તેથી ઉત્પાદનમાં આ બે વસ્તુઓનો સમાવેશ કરીને તેઓ ખરેખર આ બેને સમાન બનાવે છે ખરેખર લિન્ક બજેટની ગણતરી માટે આ પૂરતું છે પરંતુ જો તમને કોઈ ડિઝાઇનર માટે રસ હોય તો તે સારું પરિમાણ નથી કારણ કે આપણે એન્ટેનામાં વધુ ગેઇન મેળવવા માંગીએ છીએ તેથી સમાન EIRP તમે આ બંને કેસોમાં સમાન EIRP નો ઉપયોગ કરો છો કારણ કે દેખીતી રીતે એક એન્ટેના બીજા કરતા 10 ગણો વધુ સારું છે તેથી દેખીતી રીતે એન્ટેનાની ચિંતા છે તે મુજબ તે વધુ સારી રચના છે તેથી એન્ટેના લોકો આ EIRP શબ્દનો વધુ ઉપયોગ કરતા નથી પરંતુ એક લિંક બજેટ ગણતરી તરીકે તમારે આ જોવું જોઈએ અમે આ વિવિધ કાર્યક્ષમતા વિશે પણ ચર્ચા કરી છે ખાસ કરીને કરંટ તત્વના કિસ્સામાં આપણે જોયું છે કે કરંટ તત્વ ખૂબ જ બિનકાર્યક્ષમ રેડિએટર છે તે બતાવવા માટે અમે બે ત્રણ આંકડાકીય ઉદાહરણો લીધા છે ખરેખર કારણ છે તેનું એક કારણ છે કે આ ખરેખર આ ગેઇન ફંક્શન છે આ એન્ટેનાના વિવિધ પરિમાણો પર આધારિત છે હવે તેમાંથી એક એન્ટેનાનું કદ છે એન્ટેનાનું વિદ્યુત કદ હવે કરંટ તત્વ એ ખૂબ જ નાના કદનો એન્ટેના છે આપણે તે પ્લાનર એન્ટેના વગેરે પણ જોશું ત્યાં એક શબ્દ પણ છે જે આપણે હાલમાં રજૂ કર્યો નથી જેને અસરકારક ક્ષેત્ર કહેવામાં આવે છે જેથી તે ફરીથી વિદ્યુત અસરકારક ક્ષેત્ર પણ છે તેથી જો કોઈપણ એન્ટેનામાં પૂરતા પ્રમાણમાં વિદ્યુત ક્ષેત્ર ન હોય તો તેની કાર્યક્ષમતા નબળી રહેશે હવે પછી આપણે બીજા મહત્વપૂર્ણ પરિમાણ પર જઈએ છીએ જે એન્ટેનાનું છે જેને હાફ પાવર બેન્ડવિડ્થ કહેવામાં આવે છે હવે તમે આ પણ જુઓ કારણ કે સામાન્ય રીતે આપણે જોયું છે કે જ્યારે એન્ટેનાના રેડિયેશન પેટર્ન કે ત્યાં સામાન્ય રીતે દરેક એન્ટેના સાથે સંકળાયેલ મુખ્ય બીમ હોય છે તેથી મોટાભાગની શક્તિ મુખ્ય બીમમાં કેન્દ્રિત છે તેથી તે શા માટે તે બીમ એક વ્યાપક છે જે એક ઉપયોગી માપદંડ છે તેથી જો મારી પાસે ખૂબ ટૂંકા બીમ છે પરંતુ મારી પાસે પૂરતી શક્તિ છે તો તે સારું છે તેનો અર્થ એ કે એન્ટેના ખૂબ જ નિર્દેશક છે તેથી તેથી જ લોકો આની સાથે બહાર આવ્યા છે ધારો કે આ મુખ્ય બીમ છે દેખીતી રીતે ત્યાં બાજુ બીમ છે જે હું તે દોરતો નથી હવે અહીંથી આપણે કહી શકીએ કે હું કયા પ્લેનમાં આ પેટર્ન જોઉં છું કારણ કે આપણે જોયું છે કે પેટર્ન એ ત્રિપરિમાણીય પેટર્ન છે પરંતુ આ પેટર્ન એ પ્લેનમાં છે જ્યાં મારી પાસે રેડિયેશનની મહત્તમ દિશા છે તેથી પ્લેનમાં મહત્તમ બીમની દિશા ધરાવતા પ્લેનમાં બે દિશાઓ વચ્ચેનો ખૂણો હોય છે તેથી હું બે દિશાઓ દોરે છે હું આ બે દિશા કેવી રીતે દોરીશ આ મહત્તમ કિરણોત્સર્ગ દિશા છે હવે હું શોધી કાઢું છું સામાન્ય રીતે આપણે તે શક્તિ મુજબનું શોધી કાઢીએ છીએ જ્યાં મહત્તમથી મારી પાસે અડધી શક્તિ હોય છે તેથી આ તે એક બિંદુ છે જ્યાં મારી પાસે અર્ધ શક્તિ છે આ એક બિંદુ છે જ્યાં અમારી પાસે અડધી શક્તિ છે તેથી તેમની વચ્ચેનો આ ખૂણો જેને હાફ પાવર બીમવિડ્થ કહેવામાં આવે છે તેથી હું કિરણોત્સર્ગ પેટર્નમાંથી હું મુખ્ય બીમ શોધી શકું છું હું મહત્તમ શોધી કાઢું છું અને મહત્તમથી હું બંને બાજુએ બે બિંદુઓ શોધી શકું છું સામાન્ય રીતે મુખ્ય બીમ મહત્તમ સમાગમ વિશે સપ્રમાણતા છે સપ્રમાણ અથવા ઓછામાં ઓછી તેની બે બાજુઓ હોય છે તેથી ત્યાં અમે તેમની વચ્ચેના ખૂણા પર શોધીએ છીએ જેને હાફ પાવર બીમવિડ્થ કહેવામાં આવે છે પણ કેટલીકવાર આને સ્પષ્ટ કારણોસર 3 ડીબી બીમવિડ્થ કહેવામાં આવે છે કારણ કે જો મારી પાસે પાવરની અડધી શક્તિ 3 ડીબી હોય તો હવે ખરેખર આપણે કેટલાક અન્ય મુદ્દાઓ પણ રાખી શકીએ છીએ જેમ કે લોકો કહે છે 10 ડીબી બીમવિડ્થ 10 ડીબી બીમવિડ્થનો અર્થ એ છે કે જો આપણે મહત્તમની દસમા ભાગની શક્તિ શોધી કાઢું તો તેની પાસે અડધા સ્થાનને બદલે આપણી પાસે જે પણ શક્તિ છે તેથી જો આ બિંદુ મહત્તમનો દસમો ભાગ છે તો આ બિંદુ મહત્તમનો દસમો ભાગ છે તો પછી આ ખૂણાને 10 ડીબી બીમવિડ્થ કહેવામાં આવશે કેટલીકવાર આપણે નલ ને નલ બીમવિડ્થ પણ કહીએ છીએ નલ ટુ નલ બીમવિડ્થ એટલે એક નલ અને બીજો નલ માની લો સામાન્ય રીતે જો આપણી પાસે આવી વસ્તુઓ હોય તો આ એક નલ છે આ બીજી નલ છે તેથી આ ખૂણા નલ બીમવિડ્થ માટે નલ છે ધ્રુવીય પ્લોટમાં તમે જુઓ છો કે આ દિશા નલ છે આ દિશા નલ છે તેથી આ કુલ ખૂણો નલ ટુ નલ બીમવિડ્થ છે તેથી સામાન્ય રીતે આ જેમ છે જો કંઇ સ્પષ્ટ થયેલ ન હોય ત્યારે ફક્ત આપણે બીમવિડ્થ કહીએ છીએ જેનો અર્થ મૂળભૂત રીતે આ અર્ધ પાવર બીમવિડ્થ અથવા 3 ડીબી બીમવિડ્થ હોવી જોઈએ હવે ત્યાં એક સંબંધિત પરિમાણ છે જે હું જાણું છું કે મુખ્ય બીમની પહોળાઈ શું છે પરંતુ હું કેટલું કાર્યક્ષમ છું કારણ કે બાજુની બેન્ડ્સમાં હું કેટલી ઊર્જા બગાડી રહ્યો છું અને મુખ્ય બીમમાં કેટલી અસરકારકતા મૂકી રહ્યો છું તેથી તે પરિમાણને બીમ કાર્યક્ષમતા કહેવામાં આવે છે તેથી બીમ કાર્યક્ષમતા શું છે તમે જે કંઈપણ કહ્યું તે તમે જુઓ છો એન્ટેના દ્વારા પ્રસારિત પાવર દ્વારા વિભાજિત મુખ્ય બીમની અંદર પ્રસારિત શક્તિ તેનો અર્થ એ છે કે એક બાજુ સહિત બધું જ લોબ્સ છે તેથી ગણિતશાસ્ત્ર આ કેવી રીતે હલ કરે છે તમે જુઓ તે સરળ છે આપણે જાણીએ છીએ કે જો u થેટા ફાઈ એ રેડિયેશન કાર્યક્ષમતા છે તો જો હું આને નક્કર ખૂણાથી ગુણાકાર કરું છું અને જો હું એક વાર યોગ્ય લેઉં તો યોગ્ય મર્યાદા લઈને સમાન અભિવ્યક્તિ હવે મેળવી શકું છું તમે પહેલાથી જ આપણે જોયું છે કે d ઓમેગા શું છે d ઓમેગા સાઈન થેટા d થેટા d ફાઈ સિવાય કશું જ નથી તેથી હું તે સાઈન હેટા d થેટા d થેટા d ફાઈ મૂકી શકું છું હવે બીમ એટલે શું તમે જુઓ છો કે હું 0 થી 2 પાઇ કરી શકું છું અને અહીં હું 2 દ્વારા બીમવિડ્થ ખૂબ જ સરળતાથી કરી શકું છું તમે જોશો કે જો હું 0 થી 2 પાઈ સુધી લઈ રહ્યો છું ત્યારથી હું આ કરું છું હું ખરેખર એલિવેશન પ્લેનમાં છું જો મારી પાસે બીમવિડ્થ થીટા બી હોય તો 0 થી થીટા b આ મુખ્ય બીમમાં શક્તિ છે અને અહીં શક્તિ શું છે અહીં તમે બધા મુદ્દાઓ લો તેથી બધા શક્ય ખૂણા 0 થી પાઈ છે તે તમને ખરેખર બીમની કાર્યક્ષમતા આપશે તેથી મૂળભૂત રીતે આપણે ખાસ કરીને જ્યારે રેડિયો ખગોળશાસ્ત્ર અથવા રડાર રેડિયોમેટ્રીની આવશ્યકતા હોય ત્યારે તમારે તમારી શક્તિનો ખૂબ જ અસરકારક રીતે ઉપયોગ કરવાની જરૂર હોય ત્યારે તે સમયે આ બીમ કાર્યક્ષમતા 90 ટકા અથવા વધુના ક્રમમાં હોવી જોઈએ ખાસ કરીને રેડિયો ખગોળશાસ્ત્રના લોકો કારણ કે તેઓને રેડિયો સ્ટાર વગેરેનો ખૂબ જ કમજોર પ્રતિસાદ મળી રહ્યો છે હવે જો તેઓ તેને મુખ્ય બીમમાં મૂકી શકતા નથી તો તેઓ ઘણી વાર તેને શોધી શકશે નહીં તે જ રીતે એક રડાર તેને તેની મહત્તમ શક્તિ લક્ષ્ય દિશામાં નિર્દેશિત કરવી પડશે તેને બિનજરૂરી રીતે તેનો ઉપયોગ બાજુના લોબ્સમાં ન કરવો જોઇએ તે દખલનું કારણ બને છે અને તેને તપાસમાં પણ સમસ્યા હશે તેથી તેથી જ બીમની કાર્યક્ષમતા એન્ટેના એક સ્પષ્ટીકરણ છે હવે આગળ એક બીજું સ્પષ્ટીકરણ આવે છે જે કોઈપણ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ માટે છે આ મહત્વપૂર્ણ છે તે સંબંધિત શબ્દ છે મૂંઝવણમાં ન આવે તે બેન્ડવિડ્થ છે તેથી અમે બીમવિડ્થ જોયું છે હવે આપણે બેન્ડ બેન્ડવિડ્થ વિશે ચર્ચા કરીશું હવે બેન્ડવિડ્થ વ્યાખ્યા શું છે બેન્ડવિડ્થ એ ફ્રીક્વન્સીઝની શ્રેણી છે જેમાં કેટલાક લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને એન્ટેનાનું પ્રદર્શન આપણે જે પણ ચર્ચા કરી છે તે જેવી કે અમે વિવિધ પરિમાણોની ચર્ચા કરી છે તેથી તેમાંથી કેટલાક પરિમાણો આપેલ માનક અથવા સ્પષ્ટ કરેલ માનક અથવા વિશિષ્ટતાની પુષ્ટિ કરે છે તેથી હું કહી શકું છું કે બેન્ડવિડ્થ એ આવર્તનની આવર્તન શ્રેણીની શ્રેણી સિવાય કંઈ નથી જેમાં એન્ટેનાનું પ્રદર્શન સંતોષકારક છે હવે હું આનો અર્થ શું કરું તમે જોશો કે એન્ટેના માટે ધારો કે તે મહત્વનો પરિમાણ છે તેથી હું કહી શકું છું કે આવર્તનની આ શ્રેણીની અંદર એન્ટેનાનો ગેઇન જેની અંદર ગેઇન હોવો જોઈએ તે ઓછામાં ઓછું ચાલો આપણે 10 ડીબી સેટ કરીએ તેથી તેને 10 ડીબી ફ્રીક્વન્સી બેન્ડવિડ્થ કહેવામાં આવશે હવે વાઈડ બેન્ડ એન્ટેના માટે હવે આ શું છે તે માટે અમને વિશાળ બેન્ડવિડ્થની જરૂર છે કારણ કે વિવિધ ખરેખર કોઈ ચોક્કસ સિગ્નલ જેનો બેન્ડ વધતો જાય છે તેથી અમને વિશાળ બેન્ડવિડ્થ જોઈએ છે હવે તે કિસ્સામાં હંમેશાં આ શ્રેણીને બદલે હંમેશાં આપણે કહીએ છીએ કે હું ફ્રીક્વન્સીઝની શ્રેણીને બદલે વિશાળ બેન્ડ વસ્તુઓ કહીશ અમે કહીશું કે નીચલા આવર્તન શ્રેણી દ્વારા ઉપલા આવર્તન એ ઉપલા માઇનસ નીચલા વચ્ચેનો તફાવત છે પરંતુ જો તમે ઉપરથી નીચેથી વિભાજીત કરો તેથી ક્યારેક તમે જોશો કે વાઈડબેન્ડ એન્ટેના લોકો કહે છે કે બેન્ડવિડ્થ 10 થી 1 છે તેનો અર્થ એ કે સંતોષકારક કામગીરીની નીચી આવર્તન દ્વારા ઓપરેશન સંતોષકારક કામગીરીની ઉચ્ચ આવર્તન જે 10 છે સાંકડી બેન્ડ એન્ટેના તેમના માટે સામાન્ય રીતે કેન્દ્રની આવર્તન હોય છે તેથી આવર્તન સ્વીકાર્ય આવર્તનની શ્રેણીમાં એક કેન્દ્ર આવર્તન હોય છે અને લોકો તે સ્પષ્ટ કરે છે કે તે કેન્દ્ર આવર્તન વિશે બંને બાજુ તમે કેટલું જઇ શકો છો તેથી લોકો 5 ટકા બેન્ડવિડ્થ કહે છે હવે 5 ટકા બેન્ડવિડ્થનો અર્થ શું છે 5 ટકા બેન્ડવિડ્થ એટલે સ્વીકાર્ય કામગીરીનો આવર્તન તફાવત એ બેન્ડવિડ્થની મધ્ય આવર્તનથી 5 ટકા છે 5 ટકા 10 ટકા વગેરે ખરેખર મુદ્દો એ છે કે એન્ટેના લાક્ષણિકતા જો તમે વિવિધ લાક્ષણિકતાઓ માટે એન્ટેનાની આવર્તન પ્રતિસાદ લેશો જેમ કે ગેઇન અથવા ધારો કે અવરોધ વગેરે તેથી તે પણ સમાન રીતે બદલાતા નથી ગેઇનને એક વિશેષ આવર્તન પ્રતિસાદ છે અવરોધમાં બીજી આવર્તન પ્રતિસાદ વગેરે હોઈ શકે છે પેટર્નને બીજી આવર્તન પ્રતિસાદ હોઈ શકે છે તેથી તેથી જ જ્યારે આપણે બેન્ડવિડ્થ કહીએ છીએ ત્યારે આપણે કહેવું પડશે હવે આપણે કઈ બેન્ડવિડ્થની વાત કરી રહ્યા છીએ તેથી જ આપણે જોશું કે લોકો ઇમ્પેડંસ બેન્ડવિડ્થની વાત કરે છે તેનો અર્થ એ કે એન્ટેના અવરોધ ઓછામાં ઓછું અંદર હોવું જોઈએ ચાલો આપણે કહીએ કે VSWR ખાસ કરીને ટ્રાન્સમિશન લાઇનના લાક્ષણિક અવરોધ સાથેના ધોરણને લગતા અવરોધનું એક પગલું છે તેથી ઇમ્પેડંસ બેન્ડવિડ્થ એક શબ્દ છે તેથી જ આપણે જોશું કે ઘણા એન્ટેના લોકો લાક્ષણિકતા ધરાવે છે 10 ડીબી ઇમ્પેડંસ બેન્ડવિડ્થ એનો અર્થ એ કે અમારું VSWR અથવા પ્રતિબિંબ ગુણાંક 10 ડીબી છે તેથી ખરેખર તે ઇમ્પેડંસ બેન્ડવિડ્થનું લક્ષણ છે એ જ રીતે પેટર્ન બેન્ડવિડ્થ વગેરે હોઈ શકે છે પરંતુ બધામાં સમાન બાબત છે કે મારી સ્વીકાર્ય આવર્તન શ્રેણી શું છે જ્યાં એન્ટેના પેરામીટર છે તે વસ્તુ જે મને સ્વીકાર્ય છે અથવા તે કોઈ સ્પષ્ટીકરણની અંદર છે હવે પછીની કન્સેપ્ટ જે આવશે તે બીજી મહત્વપૂર્ણ ખ્યાલ છે જેને ધ્રુવીકરણ કહેવામાં આવે છે પરંતુ મને લાગે છે કે આ સમય સમાપ્ત થયો છે તેથી આપણે તેને હવે પછીનામાં જોવાની જરૂર રહેશે તેથી આ વ્યાખ્યાનમાં આપણે જે જોયું છે તે તે છે એન્ટેનામાં ખરેખર કાર્યક્ષમતાની કલ્પના શું છે ખાસ કરીને ગેઇન ફંક્શન અને એન્ટેનાના ડાયરેક્ટિવિટી ફંક્શન વચ્ચેનો ચોક્કસ તફાવત શું છે તેથી આપણે ત્યાં વિવિધ કાર્યક્ષમતા જોઇ છે અને તે પછી આપણે બેન્ડવિડ્થ અને બીમવિડ્થની વિભાવના જોઇ છે તેથી આ ત્રણ એન્ટેના પરિમાણો આપણે આ વ્યાખ્યાનમાં જોયા છે કેટલાક અન્ય એન્ટેના પરિમાણો આપણે હવે પછીનાં વ્યાખ્યાનમાં જોશું